પ્રયોગ એક્ટીવ બેન્ડ રીજેક્ટ ફીલ્ટર ઓલ રાઇટ તો હમણાં જ આપણે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જોયું છે અને આપણે જોઈએ કે પ્રયોગમાં આ બેન્ડ રિજેક્ટ ફિલ્ટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેથી ઝડપથી યાદ કરવા માટે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર શું છે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર એ ફિલ્ટર છે જેને આપણે ફ્રીક્વન્સીના બેન્ડને નકારવા માટે ડિઝાઇન કરી શકીએ છીએ તે બેન્ડ પાસ ફિલ્ટરની બરાબર વિરુદ્ધ છે બેન્ડ પાસ ફિલ્ટરમાં આપણે ઇચ્છિત ફ્રીક્વન્સીઝ ના બેન્ડને પસાર કરી રહ્યા છીએ પરંતુ જ્યારે આપણે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એક ફિલ્ટર ડિઝાઇન કરી રહ્યા છીએ જે ફ્રીક્વન્સીઝના બેન્ડને નકારશે એટલે કે પસાર થવા દેશે નહિ તો મુદ્દો એ છે કે આપણે આ બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તેથી હમણાં જ લેકચરમાં તમને જે શીખવ્યું તે આ છે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર શું છે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સ કયા પ્રકારનાં છે તમે કેવી રીતે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર ડિઝાઇન કરી શકો છો અને હવે તમે જાણો છો કે આપણે લો પાસ ફિલ્ટર અને હાઇ પાસ ફિલ્ટરનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ કેસ્કેડીંગ ની દ્રષ્ટિએ નહીં જેમ કે જો તમે બેન્ડ પાસ જુઓ છો તો તે હાઇ પાસ હતો પછી તમારી પાસે છેલ્લો પાસ એ લો પાસ છે તેમજ તમારી પાસે કેન્દ્રમાં OP Amp છે તે બફર હોઇ શકે છે તે ઇન્વર્ટીંગ હોઇ શકે છે તે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર પણ હોઈ શકે છે બેન્ડ રિજેક્ટ ફિલ્ટરના કિસ્સામાં આપણે લો પાસ અને હાઇ પાસ બંને પર સિગ્નલ લાગુ કરી રહ્યા છીએ અને પછી આપણે તેને સમર પછી ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર અથવા નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર સાથે જોડી રહ્યા છીએ ખરેખર આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર અને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવાની જરૂર નથી અથવા આપણે ઉપયોગ કરી શકીએ છીએ બિંદુ લો પાસ હાઇ પાસ બફર પર જાય છે બફર પછી સમીંગ એમ્પ્લીફાયર પર જાય છે તે આપણે પહેલેથી જ જોયું છે હવે ચાલો આપણે આપણા મનપસંદ સાધનોનો ઉપયોગ કરીએ એટલે કે ડીસી નિયમન પાવર સપ્લાય ફંક્શન જનરેટર અને ઓસિલોસ્કોપ આપણે આ બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ અને આપણે એક્ટીવ બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જોશું એક્ટીવ બેન્ડ રિજેક્ટ ફિલ્ટર શું છે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છો તો હવે આ એક બ્રેડબોર્ડ છે જે તમે તમારી સામે જોઈ શકો છો અને આજે હું તમને મારા ત્રીજા શિક્ષણ સહાયક સાથે પરિચય કરાવીશ તેમનુ નામ અનિલ વિષ્ણુ છે તે આપણને સમજાવવામાં મદદ કરશે કે આપણે આ ચોક્કસ સર્કિટને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તેથી અનિલ આપણને મદદ કરવા માટે અહીં છે અને તે બ્રેડબોર્ડ પર સર્કિટને કેવી રીતે અમલમાં મૂકી શકાય તે આપણે જોઈશું જ્યારે તે ગોઠવણ કરી રહ્યા હોય ત્યારે હું વાત ચાલુ રાખીશ જેથી તમે સમજી શકો કે તે શું બતાવી રહ્યા છે તેથી જો તમે ઝડપથી એક સેકંડ માટે સ્ક્રીન પર જાઓ છો તો તમે જોશો કે પ્રયોગ એક્ટીવ બેન્ડ રિજેક્ટના કાર્યનો અભ્યાસ કરવાનો છે તો હવે આપણે શું જોઈએ છીએ તમે અહીં દર્શાવેલ સર્કિટ જોઈ શકો છો અને સિગ્નલ કે જે આપણે લો પાસ અને હાઈ પાસ ફિલ્ટર પર લાગુ કરી રહ્યા છીએ લો પાસ અને હાઇ પાસ ફિલ્ટરનું આ આઉટપુટ વોલ્ટેજ ફોલોઅર અથવા બફર સાથે જોડાયેલ છે જેમ તમે અહીં જુઓ છો અને આનું આઉટપુટ સરવાળા કરનાર એમ્પ્લીફાયરને આપવામાં આવે છે આ તમારું સરવાળા કરનાર એમ્પ્લીફાયર છે તે સરળ છે આ લો પાસ અને હાઇ પાસ ફિલ્ટરનું મિશ્રણ છે આ તમારો સરવાળા કરનાર અથવા સમીંગ એમ્પ્લીફાયર છે તેથી જો આપણે આ સર્કિટને અમલમાં મૂકવા માંગીએ તો પ્રથમ સ્ટેપ શું છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમારે સર્કિટને જોડવી પડશે આ આકૃતિ 19a છે અને આપણે સિમ્યુલેશન પણ કરવું પડશે કે હું એક સેકન્ડમાં વાત કરીશ ચાલો પહેલા જોઈએ કે આકૃતિ 19a માં બતાવ્યા પ્રમાણે સર્કિટ શું છે આપણી પાસે R1 R2 C1 અને C2 ની કિંમત છે R1 એ 10 કિલો ઓહ્મ છે R2 એ 1 કિલો ઓહ્મ છે C1 અને C2 0 1 માઇક્રો ફેરેડે છે જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે અહીં કટ ઓફ ફ્રીક્વન્સી લો પાસ ફિલ્ટર માટે 159 15 હર્ટ્ઝ અને હાઇ પાસ ફિલ્ટર માટે 1 59 કિલો હર્ટ્ઝ છે હવે આપણે શું કરીશું આપણે અહીં V1 પર 50 હર્ટ્ઝની પિક ટુ પિક ની સાઇન વેવ પર 5 વોલ્ટની વેલ્યુ લાગુ કરીશું અને ધીમે ધીમે 20 હર્ટ્ઝના સ્ટેપ પર ફ્રીક્વન્સી વધારો ધીમે ધીમે 50 હર્ટ્ઝ થી ફ્રીક્વન્સી વધારો હવે 70 હર્ટ્ઝ પર જઈશું આપણે 90 હર્ટ્ઝ પર જઈશું આપણે 110 હર્ટ્ઝ પર જઈશું અને તેથી આગળ હવે આ પછી આપણે શું જોવાનું છે આપણે સરવાળા કરનાર એમ્પ્લીફાયર પર આઉટપુટ જોવાનું છે આ બધાનું સંયોજન તમારું બેન્ડ રિજેક્ટ બેન્ડ છે તમારી પાસે OP Amps છે તેથી તે એક્ટીવ બેન્ડ રિજેક્ટ ફિલ્ટર છે હવે 5 વોલ્ટ સાઇન વેવ લાગુ કરો અને પછી આપણે ધીમે ધીમે ફ્રિક્વન્સી વધારીશું પછી આપણે Vo પર આઉટપુટનું અવલોકન કરીશું આ Vo પર આઉટપુટ છે જે મેં એરો સાથે બતાવ્યું છે આ તે છે આપણે શું અવલોકન કરીશું આપણે તેનું અવલોકન કરીશું કે ફ્રિક્વન્સી જે કટ ઓફ ફ્રીક્વન્સીઝ જેટલી છે એમ્પ્લીટ્યુડ બરાબર A ભાગ્યા વર્ગમુળમાં 2 છે અને કટ ઓફ ફ્રીક્વન્સીઝની ઉપર અને નીચે એમ્પ્લીટ્યુડ ઘટાડવામાં આવે છે તેનો અર્થ શું છે કે જે પણ ફ્રીક્વન્સીઝ કટ ઓફ છે એક ફ્રીક્વન્સી કટ ઓફ fL છે બીજું fH છે fL કરતા ઓછી ફ્રીક્વન્સી અને fH કરતા વધારે ફ્રીક્વન્સીઝ પસાર થવા દેવામાં આવશે આની વચ્ચે ફ્રીક્વન્સી ઘટશે તેથી જો તમે આ ગ્રાફ જુઓ છો તો આ NI મલ્ટિસિમનો ઉપયોગ કરીને મેળવેલા પરિણામો જુઓ અને આપણે અહીં શું જોઈએ છીએ આ ફ્રીક્વન્સી વિરુદ્ધ એમ્પ્લીટ્યુડ છે અહીં એક ફેઝ પણ છે તેથી એક ધરી છે બીજી ધરી ફેઝ છે આ એમ્પ્લીટ્યુડ પ્લોટ છે અને આ ફેઝ પ્લોટ છે તેથી ચાલો જોઈએ કે જ્યારે આપણે ઇનપુટ વોલ્ટેજ 5 વોલ્ટ પીક ટુ પીક પર આપણા ફંક્શન જનરેટરથી મહત્તમ પર લાગુ કરીએ ત્યારે આપણું આઉટપુટ વોલ્ટેજ Vo કેવી રીતે બદલાય છે તેથી જ્યારે આપણે ફંક્શન જનરેટર વિશે વાત કરીએ છીએ ત્યારે ફંક્શન જનરેટરમાંથી આપણે જે વોલ્ટેજ ઉત્પન્ન કરીએ છીએ તે આ ચોક્કસ ટર્મિનલ V1 પર બરાબર લાગુ પડશે તેથી આપણે જોવાનું છે કે સર્કિટ કેવી દેખાય છે અને પછી આપણે જોશું કે તે કેવી રીતે કાર્ય કરે છે તેથી જો આપણે બ્રેડબોર્ડ પર પાછા આવીએ તો આપણે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જોશું જે અહીં જ છે અને તમે જોઈ શકો છો કે ત્યાં ત્રણ Op Amps છે તેથી હવે આપણી પાસે ત્રણ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે કારણ કે આપણી સર્કિટમાં પણ આપણી પાસે ત્રણ ઓપરેશનલ એમ્પ્લીફાયર હતા 1 સમર છે જે આ છે અને પછી બફર છે અને પછી ઇનપુટ લો પાસ અને હાઇ પાસ છે ઇનપુટ માટે 5 વોલ્ટ પીકથી પીક સિગ્નલ બરાબર લાગુ કરી રહ્યા છીએ તો હવે આને ક્યાંથી લગાવીશુ સ્વાભાવિક છે કે ફંક્શન જનરેટરમાંથી લગાવીશુ તેથી જો તમે ફંક્શન જનરેટર જોઈ શકો છો તો આપણે જોશું કે આ 5 વોલ્ટ છે હવે તે ફ્રીક્વન્સી બદલી રહ્યો છે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ 5 વોલ્ટ પીક ટુ પીક છે તે બ્રેડબોર્ડના ઇનપુટ પર એપ્લાઇ કરવા કે દાખલ કરવા જઇ રહ્યો છે તેથી ચાલો તેને લાગુ કરીએ સિગ્નલ ઇનપુટ પર જાય છે અને બીજું ટર્મિનલ ગ્રાઉંડ પર જાય છે અને આપણે પ્લસ માઇનસ 15 લાગુ કરવું પડશે તે ઓપરેશનલ એમ્પ્લીફાયર માટે બાયસ છે હવે આપણે સર્કિટના આઉટપુટ વોલ્ટેજને ઓસિલોસ્કોપ સાથે જોડવાનું છે આપણે ઇનપુટને પણ જોડીશું તેથી આપણે ઇનપુટ અને આઉટપુટ બંનેની સરખામણી કરી શકીએ છીએ તેથી તમે ઓસિલોસ્કોપ પર ઇનપુટ સિગ્નલ સ્પષ્ટ રીતે જોઈ શકો છો હવે આપણે આઉટપુટને જોડી રહ્યા છીએ તેથી એક ટર્મિનલ ગ્રાઉન્ડ છે અને એક ટર્મિનલ Vo સાથે જોડાયેલ છે હવે આ બિંદુએ આપણે કેટલાક વોલ્ટેજ જોવા માટે સમર્થ હોવા જોઈએ તેથી હવે જોઈએ કે આપણે આઉટપુટ પર થોડો વોલ્ટેજ શોધી શકીએ કે નહીં તેથી આપણે જે શોધીએ છીએ તે છે આપણી સર્કિટમાં થોડી સમસ્યા છે તેથી ચાલો સમસ્યાનું નિવારણ કરીએ અને શોધી કાઢીએ કે સમસ્યા ક્યાં છે અને એકવાર ખબર પડી કે આપણે પાછા આવીશું અને આ વિડીયો ચાલુ રાખીશું તમારી પાસે ત્રણ ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ હોવાથી ત્યાં આપણી પાસે છ રેઝિસ્ટર છે તથા બે કેપેસિટર છે આપણી પાસે બાયસ વોલ્ટેજ છે આપણી પાસે ઇનપુટ સિગ્નલ છે આપણી પાસે આઉટપુટ સિગ્નલ છે તેથી સર્કિટ થોડી વધુ જટિલ બને છે જ્યારે આ પ્રકારની સર્કિટ હોય ત્યારે અમારા માટે એક જ સમયે પરિણામ મેળવવું મુશ્કેલ બનશે અને તે સ્થિતિ હોઈ શકે છે જે આપણે અત્યારે છીએ તો મુદ્દો એ છે કે આપણે તેનો ઉકેલ કેવી રીતે શોધી શકીએ અથવા આપણે સર્કિટનું નિવારણ કરી શકીએ કે નહીં આ તે મુદ્દો છે જેને આપણે સમજવાની તરત જરૂર છે તેથી જ્યારે તમે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર વિશે વાત કરો છો ત્યારે અમે સર્કિટ જોઈ રહ્યા હતા અને અમે ઓસિલોસ્કોપમાં સિગ્નલને યોગ્ય રીતે જોઈ શક્યા ન હતા તો મુદ્દો એ હતો કે આપણે કેમ ન જોઈ શક્યા તેથી અમે સર્કિટ ડિઝાઇનમાં થયેલી ભૂલને ઓળખી કાઢી છે અને જાણવા મળ્યું છે કે ટર્મિનલમાંથી એક યોગ્ય રીતે ગ્રાઉન્ડ નથી સરવાળા કરનાર એમ્પ્લીફાયરના એક ટર્મિનલને યોગ્ય રીતે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું ન હતું ફક્ત આ નાની ભૂલને કારણે આવુ થયેલ પણ તે ખરેખર નાની નથી તમે જે આઉટપુટ શોધી રહ્યા છો તે આને લીધે શોધી શકતા નથી પરંતુ મુદ્દો એ છે કે તમે તમારી ભૂલ સુધારવા માટે સક્ષમ હોવા જોઈએ તમે તેને શોધવા માટે સમર્થ હોવા જોઈએ કે ખામી ક્યાં છે તેથી તે જ અમને મળ્યું છે અને હવે જો તમે જોશો કે જ્યારે આપણે ઇનપુટ પર વોલ્ટેજ લાગુ કરીએ છીએ જે 5 વોલ્ટની પિક ટુ પિકથી 50 હર્ટ્ઝની પીક ટુ પીક પર છે તો આઉટપુટ શું છે આપણે ઓસિલોસ્કોપ જોઈશું જે બેન્ડ રિજેક્ટ ફિલ્ટરનું આઉટપુટ છે હવે તમે જુઓ કટ ઓફ ફ્રીક્વન્સીઝ fL 159 15 હર્ટ્ઝ છે અને હાઇ ફ્રીક્વન્સી fH 1 59 કિલો હર્ટ્ઝ છે તેથી fL ની નીચેના સિગ્નલ પસાર થશે fH ની ઉપરના સિગ્નલ પસાર થશે fLઅને fHવચ્ચેની ફ્રીક્વન્સીઝ પસાર થશે નહીં તમારા બેન્ડ રિજેક્ટ ફિલ્ટર માટે રોલ ઓફ છે તેથી અમે ફ્રીક્વન્સીઝ વધારવાનું ચાલુ રાખીશું તમે અહીં જોઈ શકો છો પીળો એ તમારો ઇનપુટ સિગ્નલ છે વાદળી એ તમારો આઉટપુટ સિગ્નલ છે પીક ટુ પીક વોલ્ટેજ 5 2 વોલ્ટ છે તમે જુઓ કે ધીમે ધીમે જ્યારે આપણે ફ્રીક્વન્સી વધારીએ છીએ ત્યારે હું 139 હર્ટ્ઝ જોઉં છું અને 150 હર્ટ્ઝ માટે આઉટપુટ વોલ્ટેજ શું છે તેથી પીક ટુ પીક વોલ્ટેજ 5 12 છે અને તમે અચાનક જોઈ શકો છો કે એમ્પ્લિટ્યુડ ઘટવાનું શરૂ થશે તેથી ફ્રીક્વંસી 159 022 હર્ટ્ઝ છે અને જો તમે ફ્રીક્વંસી વધારશો તો અચાનક તમે એમ્પ્લિટ્યુડમાં ઘટાડો જોશો અચાનક પીક ટુ પીક એમ્પ્લિટ્યુડમાં ઘટાડો થઈ રહ્યો છે તમે ડાબા ખૂણા પર વાદળી જુઓ 2 96 વોલ્ટ તમે જુઓ કે એમ્પ્લિટ્યુડ ઘટી રહ્યો છે હવે કેમ કારણ કે તે 159 9 હર્ટ્ઝ અને 1 5 કિલો હર્ટ્ઝના બેન્ડમાં છે તેથી તમે ફ્રીક્વન્સીમાં વધારો કરશો ત્યારે તે ઘટવાનું શરૂ કરશે તમે ફક્ત ઓસિલોસ્કોપ જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે આપણે હજી પણ ફ્રીક્વન્સી વધારી રહ્યા છીએ તમે બતાવી શકો છો કે તમે 1 75 1 5 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી ક્યાં પહોંચી છે હવે જો હું આ fH વિશેની ફ્રીક્વન્સી વધારીશ તો હું ફરીથી એમ્પ્લિટ્યુડમાં વધારો જોઉં છું તેનો અર્થ એ કે મારા સિગ્નલને ફિલ્ટરમાંથી પસાર થવા દેવામાં આવે છે તમે ફરીથી શું જોયું તમે જોશો કે પીક ટુ પીક વોલ્ટેજ 4 56 4 8 પર છે જે આપણા ઇનપુટ સિગ્નલની બરાબર નજીક છે તેથી આપણે જે જોઈએ છીએ તે એ છે કે જ્યારે આપણી પાસે સિગ્નલ હોય છે જે fL ની નીચે હોય છે ત્યારે આપણે પસાર થઈ શકીએ છીએ જ્યારે સિગ્નલ fH ની ઉપર હોય ત્યારે આપણે પસાર કરી શકીએ છીએ fL અને fH વચ્ચેના સિગ્નલ આપણે પસાર કરી શકતા નથી અને તે જ આપણે અત્યારે જોયું છે હવે આપણે આનાથી વિપરીત કરીશું હવે આપણે આ ફ્રીક્વન્સી ઘટાડીશું અને સિગ્નલ જોઈશું તેથી તમે ઓસિલોસ્કોપ પર જુઓ છો ફ્રીક્વન્સી ત્યાં જ છે અને તમારે આઉટપુટ પર પીક ટુ પીક વોલ્ટેજ જોવું પડશે જે આ છે તેથી તમારે યાદ રાખવાની બે બાબતો છે હવે હું તમને ફ્રીક્વન્સી અને પીક ટુ પીક વોલ્ટેજ જોવાનું કહું છું પીળો એ તમારું ઇનપુટ સિગ્નલ છે વાદળી તમારું આઉટપુટ છે બરાબર હવે આપણે ફ્રીક્વન્સી ઘટાડી રહ્યા છીએ અને તમે જુઓ છો કે જ્યારે આપણે ફ્રીક્વન્સી ઘટાડીએ છીએ ત્યારે તમે તમારા પીકથી પીક વોલ્ટેજ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તમે હવે અચાનક જોશો કે વોલ્ટેજ પણ ઘટવાનું શરૂ થયું છે હવે તમે 115 હર્ટ્ઝ 159 હર્ટ્ઝ સુધી નીચે જાઓ શું તમે ઓટો એડજસ્ટ કરી શકો છો જુઓ ઓટો એડજસ્ટ નામનું એક ફંક્શન છે અને તે આપમેળે તમારા વેવફોર્મ ને બરાબર ગોઠવશે તમારે તેને મેન્યુઅલી એડજસ્ટ કરવાની જરૂર નથી તે આપોઆપ એડજસ્ટ થઈ શકે છે હવે તમે અહીં 151 હર્ટ્ઝ નીચે જુઓ 159 હર્ટ્ઝ નીચે તે ફરી વધવાનું શરૂ કરશે તમે વોલ્ટેજ જુઓ છો વોલ્ટેજ ફરી વધવા લાગ્યું એટલે કે પીક ટુ પીક વોલ્ટેજ ઘટશે અથવા માત્ર 159 અને 1 59 કિલો હર્ટ્ઝની વચ્ચે ઘટશે હવે સ્ક્રીન પર પાછા આવો તો ધારીએ કે આ 159 છે અને આ 1 59 કિલો હર્ટ્ઝ છે હવે તમે આ સિગ્નલ જુઓ તેથી વોલ્ટેજ અહીંથી ઘટવાનું શરૂ કરે છે અને પછી તે અહીં નીચે આવે છે તેથી તમે જોશો કે તમે 118 પર આવો છો તો પણ તમે જોઈ શકો છો કે વોલ્ટેજ ઘટી રહ્યો છે તે હવે 5 વોલ્ટ નથી તે 4 8 છે તે 4 તેથી આ એક ચિત્ર છે જે તમે જોઈ રહ્યા છો આ એમ્પ્લિટ્યુડ તમે જોઈ રહ્યા છો તે જ રીતે જ્યારે તમે તેને વધારી શકો છો તે પણ આની બહાર છે તે પણ 1 9 કરતા વધારે છે તમે હજી પણ વોલ્ટેજ જોઈ શકો છો જે તમારા મૂળ વોલ્ટેજ અથવા ઇનપુટ સિગ્નલ કરતા ઓછું છે જે 5 વોલ્ટ છે એટલા માટે તમે 5 વોલ્ટમાં અચાનક ફેરફાર જોઈ શકતા નથી અચાનક ફેરફાર ત્યારે જ થશે જ્યારે તમારું ફિલ્ટર આદર્શ હશે કે તમારી પાસે આ પ્રકારના વળાંકને બદલે આ છે તમારી પાસે કેવો વળાંક હોવો જોઈએ હવે ધારો કે આ ફ્રીક્વન્સી fL છે આ ફ્રીક્વન્સી fH છે જે તમારું વળાંક આના જેવું હોવું જોઈએ જો તમારી પાસે માત્ર એક જ ફ્રીક્વન્સી હોય તો તે આ રીતે ચાલે છે પરંતુ અમારી પાસે આદર્શ ફિલ્ટર નથી અને તેથી જ ફ્રીક્વન્સીમાં વધારો અથવા ઘટાડો કે સાથે તમે જે વોલ્ટેજ માંગે છે તેમાં પરિવર્તન બરાબર આના જેવું નથી પરંતુ તે છે જે આપણે સ્લાઇડમાં બરાબર બતાવ્યું છે તેથી મૂંઝવણમાં ન આવો અને એવું ન કહો કે તે કામ કરતું નથી તે કાર્યરત છે આ તે ક્ષેત્ર છે જેને તમે જોઈ રહ્યા છો અને ચોક્કસ ફ્રીક્વન્સી પછી તમે ફરીથી 5 વોલ્ટ જોઈ શકશો તમે ફરીથી 5 વોલ્ટ જોશો તો મિત્રો હવે તમે જાણો છો કે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સ શું છે હવે તમે જાણો છો કે બેન્ડ પાસ ફિલ્ટર્સ શું છે અને હવે તમે જાણો છો કે હાઇ પાસ ફિલ્ટર્સ શું છે હવે તમે જાણો છો કે લો પાસ ફિલ્ટર્સ શું છે હવે તમે જાણો છો એક્ટીવ અને પેસીવ ફીલ્ટર શું છે તેથી અમે તમામ પ્રકારના શક્ય ફિલ્ટર્સ જોયા છે જે હું આ ચોક્કસ અભ્યાસક્રમ અથવા અભ્યાસક્રમના ભાગરૂપે ઝડપથી બતાવી શકું છું અને અમે પ્રયોગો સાથે લો પાસથી હાઇ પાસ બેન્ડ પાસ બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જોયા છે તેથી હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ અને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની અન્ય એપ્લિકેશનો જોઈશું ત્યાં સુધી તમે કાળજી લો ફિલ્ટર્સ શીખો ફિલ્ટર્સનું મહત્વ સમજો તમે ફિલ્ટર્સનો ક્યાં ઉપયોગ કરી શકો છો તે સમજો ફિલ્ટર્સની વાસ્તવિક એપ્લિકેશન્સ શું છે અને ફિલ્ટર્સનો ઉપયોગ કયા પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટમાં થાય છે તે શીખવાનો અને જોવાનો પ્રયાસ કરો તેથી મુદ્દો એ હતો કે આ ચોક્કસ લેક્ચરની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે ફિલ્ટર સામાન્ય રીતે કોમ્યુનીકેશન સર્કિટ અથવા સિસ્ટમોમાં ઉપયોગમાં લેવાય છે અથવા સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે તેથી હું તમને આગામી મોડ્યુલમાં અભ્યાસ માટે મળીશ ત્યાં સુધી કાળજી લો